હું આશા રાખું છું કે તમે છેલ્લા અઠવાડિયાના સત્રોનો આનંદ માણ્યો હશે અને તમે અસાઇનમેન્ટને આરામથી પૂર્ણ કરી શકશો તેથી આપણે ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ ની ચર્ચા કરી રહ્યા હતા ખાસ કરીને આપણે બેલેન્સ શીટ ની ચર્ચા કરી રહ્યા હતા આપણે બેલેન્સ શીટનું ફોર્મેટ પણ જોયું અને હવે આપણે બેલેન્સ શીટના દરેક ઘટકની ચર્ચા કરી રહ્યા છીએ તેથી સ્ક્રીન પર તમે પહેલાથી જ ત્રણ મુખ્ય તત્વો એસેટ લાયબિલિટી અને માલિકોના ફંડ જોઈ રહ્યા છો તેની અંદર આપણે પહેલાથી જ એસેટ ની ચર્ચા કરી છે અને લાયબિલિટી લગભગ પૂર્ણ કરી છે આજે માલિકોના ફંડમાં જઈશું પછી આપણે બેલેન્સ શીટ કેવી રીતે બહાર આવે છે તે પ્રક્રિયા જોઈશું અને પછી નફો અને નુકસાન ખાતું શું છે તેની ચર્ચા કરવા જઈશું અત્યારે ચાલો સંક્ષિપ્તમાં એસેટ અને લાયબિલિટી માં સુધારો કરીએ તેથી આ એસેટ છે મને લાગે છે કે તમે બધા જાણો છો કે આ એક એવી વસ્તુ છે જે કોઈ કંપનીની પ્રોપર્ટી અથવા સંસાધન છે જેનું મૂલ્ય છે અને તે સંભવિત ભાવિ કેશ ફલો આપે છે ઘણા બધા ઉદાહરણો છે જે તમારી સામે છે તેથી હું તેનું પુનરાવર્તન કરતો નથી પછી બે મુખ્ય પ્રકારની એસેટ્સ નોન કરન્ટ કરંટ નોન કરન્ટમાં તમને ફિક્સ અને ફિક્સ એસેટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે હવે ફિક્સ્ડ એસેટ્સ થી તમારો મતલબ શું છે આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા પ્રોપર્ટી છે જે 1 વર્ષથી વધુ સમય સુધી ચાલશે તે અમારી કામગીરીમાં કેટાલીસ્ટ તરીકે કામ કરે છે ત્યાં બે પ્રકાર છે ટેનજીબલ ફિક્સ્ડ એસેટ્સ ઇનટેનજીબલ ફિક્સ્ડ એસેટ્સ ટેનજીબલ ઉદાહરણ છે જમીન મકાન પ્લાન્ટ મશીનરી વિવિધ વસ્તુઓ જે આપણે આપણી સામે જોઈએ છીએ જે લાંબુ આયુષ્ય ધરાવે છે આ બધા ટેનજીબલ છે ઇનટેનજીબલ આપણે જોઈ શકતા નથી અથવા આપણે તેને સ્પર્શ કરી શકતા નથી પરંતુ તેમની પાસે એક મૂલ્ય છે તે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેઓ સૉફ્ટવેરનો સમાવેશ કરી શકે છે તેઓ તમારા મોબાઇલ પરની એપ્લિકેશનોનો સમાવેશ કરી શકે છે તેઓ પેટર્ન નો સમાવેશ કરી શકે છે અને તેથી વધુ તેથી આ ઉદાહરણો છે પછી આગળનો પ્રકાર કરન્ટ એસેટ્સ છે કરન્ટ એસેટ નું જીવન 1 વર્ષથી ઓછું છે ફાઇનાન્સિયલ અને નોન ફાઇનાન્સિયલ બે મુખ્ય પ્રકારો છે તેથી ફાઇનાન્સિયલ અંદર ઉદાહરણ શું છે દેવાદારો અને બેંક બેલેન્સ જેમ કે આપણે છેલ્લી વખત જોયું હતું અને નોન મોનેટરી કેટેગરીમાં તમને ઈન્વેન્ટરી અથવા સ્ટોક ની વિવિધતા મળી છે કાચા માલની જેમ કે તૈયાર માલની જેમ વર્ક ઇન પ્રોગ્રેસ સ્ટોક તરીકે ઓળખાતો એક વધુ પ્રકાર પણ છે તે પણ નોન મોનેટરી એસેટનું ઉદાહરણ છે પછી આપણે લાયબિલિટી ની ચર્ચા કરવા ગયા આ કરન્ટ લાયબિલિટી છે આ તે બાકી લેણાં છે જે કંપની અથવા એન્ટરપ્રાઇઝે ચૂકવવાના છે અને તમે વ્યાજબી રીતે રકમનો અંદાજ લગાવી શકો છો અને તે ભવિષ્યમાં આઉટફ્લોમાં પરિણમશે હવે કયા પ્રકારો છે અને લાયબિલિટી ના ઉદાહરણો શું છે તેથી ફરીથી તમને લાંબા ગાળાની લાયબિલિટી ટૂંકા ગાળાની લાયબિલિટી મળી તો લાંબા ગાળાના ઉદાહરણો શું છે મોટાભાગે બેંક લોન અથવા NBFC તરફથી લોન અથવા વિલંબિત કર લાયબિલિટી આ બધી લાંબા ગાળાની લાયબિલિટી છે અન્ય એક કરન્ટ અથવા ટૂંકા ગાળાની લાયબિલિટી છે ઉદાહરણો શું છે તેમાં બેંક ઓવરડ્રાફ્ટ નો સમાવેશ થાય છે તેમાં પેયેબલ્સ અથવા ક્રેડિટર્સ નો સમાવેશ થાય છે તેમાં વિવિધ પ્રકારના બાકી ખર્ચનો સમાવેશ થાય છે શું તમે બાકી ખર્ચનું ઉદાહરણ આપી શકો છો છેલ્લી વખતે આપણે પગાર વિશે ચર્ચા કરી હતી પરંતુ શું તમે અન્ય કોઈ ખર્ચ વિશે વિચારો છો જે સમયસર ચૂકવવામાં ન આવે ધારો કે આપણે સ્ટેશનરી ખરીદી છે પરંતુ આપણે સ્ટેશનરી બિલ તાત્કાલિક ચૂકવતા નથી આપણે થોડા સમય પછી ચૂકવણી કરીશું જ્યાં સુધી સમય ચૂકવવામાં આવે ત્યાં સુધી તે બાકી ખર્ચ બની જશે જો તમે સેવા અથવા ઉત્પાદન મેળવ્યાની તારીખે ચૂકવવામાં ન આવે તો તમે વિચારી શકો તે કોઈપણ ખર્ચ તે એક બાકી ખર્ચ બની જાય છે ઠીક છે હવે જોગવાઈઓ હવે આ એક ચોક્કસ પ્રકારની લાયબિલિટી છે જેમાં રકમ નોંધપાત્ર ચોકસાઈ સાથે જાણીતી નથી આપણે લાયબિલિટી નું અસ્તિત્વ જાણીએ છીએ પરંતુ રકમ નથી તો ઉદાહરણ તમે કોઈ ઉદાહરણ વિચારી શકો ચાર ઉદાહરણો તમારી સામે છે પરંતુ તે સિવાય જોગવાઈનું બીજું કોઈ ઉદાહરણ છે તેના પર જરા વિચારો ધારો કે અમારી ફેક્ટરી માં અથવા ઑફિસમાં અમુક રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે તો અમને ખબર નથી કે સમારકામમાં શું કરવામાં આવ્યું હતું ચોક્કસ પક્ષ કે જેણે રિપેર કર્યું છે કારણ કે હજુ સુધી બિલ મોકલ્યું નથી તેથી અમને શુલ્કની ખબર નથી પરંતુ આપણે જાણીએ છીએ કે સમારકામ થઈ ગયું છે અને અમારે 31મી માર્ચના રોજ બેલેન્સ શીટ તૈયાર કરવાની જરૂર છે પછી આપણે સમારકામ માટે જોગવાઈ કરીશું બીજો સંભવિત કેસ છે આપણે એવા ઉત્પાદનો વેચ્યા છે કે જેના માટે આપણે ગેરંટી કલમને કારણે ગેરંટી આપી છે હવે 1 વર્ષ માટે અમારે મફત સેવા પ્રદાન કરવી પડશે ધારો કે ઉત્પાદનમાં કોઈ નુકસાન હોય તો અમારે તેને મફતમાં રિપેર કરવું પડશે અથવા તમારે તેને બદલવું પડશે પછી 1 વર્ષ માટે એક લાયબિલિટી નું અસ્તિત્વ છે પરંતુ આપણે રકમ જાણતા નથી અમારે વધુ કે ઓછું ચૂકવવું પડશે પરંતુ આપણે કેટલાક અંદાજની ગણતરી કરીશું અમારા ભૂતકાળના રેકોર્ડના આધારે અથવા રિપેર અને રિપ્લેસમેન્ટ ખર્ચની જે પણ સંભાવના છે તેના આધારે ચાલો કહીએ કે સમારકામ માટે જોગવાઈ માટે 2 ટકા અથવા 3 ટકા અલગ રાખવામાં આવે છે શું તમે અન્ય કોઈ ઉદાહરણ વિશે વિચારી શકો છો વધુ એક ઉદાહરણ ગ્રેચ્યુઇટી છે મને લાગે છે કે તમારામાંથી મોટાભાગના લોકો જાણે છે કે જ્યારે પણ કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે અથવા કર્મચારીનું કમનસીબ મૃત્યુ થાય છે ત્યારે આપણે કર્મચારીને ગ્રેચ્યુઈટી ચૂકવવી પડે છે ગ્રેચ્યુટીની ગણતરી સેવાના વર્ષોની સંખ્યાના આધારે કરવામાં આવે છે તે સેવા 5 વર્ષ 6 વર્ષ 10 વર્ષ 40 વર્ષ ગમે તે હોય તે કર્મચારીના કાર્યકાળ અને તે કર્મચારીની કંપનીના નિવૃત્તિના પગાર અનુસાર ગ્રેચ્યુઇટી ચૂકવવાની રહેશે હવે બેલેન્સ શીટના દિવસે અમને પેયેબલ્સ ગ્રેચ્યુઇટીની રકમ વિશે ખાતરી નથી પરંતુ લાયબિલિટી અસ્તિત્વમાં છે તેથી આવા કિસ્સામાં આપણે ગ્રેચ્યુટી માટેની જોગવાઈની ગણતરી કરીશું ઠીક છે અને ઉપરાંત અહીં આપેલા વધુ ચાર ઉદાહરણો હું આશા રાખું છું કે જોગવાઈનો ખ્યાલ તમારા માટે સ્પષ્ટ છે હવે વધુ એક વિશેષ પ્રકારની લાયબિલિટી છે જ્યાં ન તો આપણને રકમની ખબર છે કે ન તો આપણે એસેટ ના અસ્તિત્વ વિશે જાણીએ છીએ હવે તમારા મનમાં પ્રશ્ન આવી શકે છે કે ન તો રકમ જાણીતી છે કે ન તો તેનું અસ્તિત્વ નિશ્ચિત છે લાયબિલિટી ઊભી થશે કે નહીં તે પણ જાણી શકાયું નથી શું બેલેન્સ શીટ માં આવી લાયબિલિટી દર્શાવવી જરૂરી છે તમે શું વિચારો છો જવાબ હા છે જો કોઈ લાયબિલિટી મેળવવાની ખૂબ જ ઓછી સંભાવના હોય લાયબિલિટી ની કોઈ નિશ્ચિતતા નથી પરંતુ આપણે લાયબિલિટી કરીએ તેની બહુ ઓછી તક છે આવા સંજોગોમાં પણ આપણે તે લાયબિલિટી દર્શાવવી પડશે તે લાયબિલિટી ને આકસ્મિક લાયબિલિટી કહેવામાં આવે છે નામ સૂચવે છે કે આકસ્મિક લાયબિલિટી એ સંભવિત લાયબિલિટી છે કે આ લાયબિલિટી ઊભી થઈ શકે છે કારણ કે તે કરન્ટ લાયબિલિટી નથી જો તમને યાદ છે કે જ્યારે આપણે લાયબિલિટી ની ચર્ચા કરી હતી અથવા વ્યાખ્યાયિત કરી હતી તો આપણે કહ્યું હતું કે તે ભૂતકાળની ઘટનામાંથી ઉદ્ભવેલી કરન્ટ લાયબિલિટી છે હવે આકસ્મિક લાયબિલિટી એ સંભવિત લાયબિલિટી છે કારણ કે તે માત્ર એક સંભવિત લાયબિલિટી છે તે વાસ્તવમાં બેલેન્સ શીટના ભાગ તરીકે દર્શાવવામાં આવતી નથી પરંતુ તેને ફૂટનોટ તરીકે દર્શાવવી જરૂરી છે તેથી બેલેન્સ શીટની નીચે આપણે તમામ આકસ્મિક લાયબિલિટી માટે નોંધ આપવી પડશે શું તમે મને મેળવી રહ્યા છો હવે શું તમે કોઈ ઉદાહરણો વિશે વિચારી શકો છો મને લાગે છે કે તમે જોઈ રહ્યા છો કે તેનો અર્થ શું છે તે કેટલીક ઘટનાઓની ઘટના માટે ઉદ્ભવે છે અથવા ન પણ હોઈ શકે જેમાં બધું અનિશ્ચિત છે પરંતુ લાયબિલિટી અથવા લાયબિલિટી હોઈ શકે છે અને એન્ટરપ્રાઇઝ અથવા કંપનીનું તે ઘટના પર કોઈ નિયંત્રણ નથી શું તમે કોઈ ઉદાહરણ વિશે વિચારી શકો છો એક શ્રેષ્ઠ ઉદાહરણ કોર્ટ કેસ છે ધારો કે અમારા એક ગ્રાહકને લાગે છે કે આપણે જે પણ સેવા આપી છે તે સંતોષકારક સેવા નથી તો આપણે કહીએ છીએ કે ખોટી પ્રોડક્ટ આપી છે અથવા ગ્રાહકને ખોટી પ્રોડક્ટ વેચી છે જે નબળી ગુણવત્તાની છે ગ્રાહક અમારી સામે ગ્રાહક અદાલતમાં ફરિયાદ નોંધાવે છે અથવા તો અદાલતમાં અમારી વિરુદ્ધ કેસ દાખલ કરે છે કહે છે કે આ ઉત્પાદન ખામીયુક્ત છે અને અમારે ગ્રાહકને વળતર આપવું પડશે હવે બે શક્યતાઓ છે એક શક્યતામાં આપણે સ્વીકારીએ છીએ કે અમારા તરફથી કોઈ ખામી હતી અને આપણે થોડું વળતર ચૂકવવા સંમત છીએ પરંતુ રકમ હજુ સુધી જાણીતી નથી ગ્રાહક સાથે કેટલીક ચર્ચા ચાલી રહી છે ગ્રાહક 10 લાખ વળતર માંગે છે આપણે કહીએ છીએ કે 10 લાખ બહુ વધારે છે આપણે તમને 1 લાખ આપીશું ત્યારબાદ તેમની વચ્ચે વાટાઘાટ થશે અને ત્યારબાદ રકમ નક્કી કરવામાં આવશે આવા કિસ્સામાં તેને જોગવાઈ તરીકે ઓળખવામાં આવશે કારણ કે આપણે અમારી લાયબિલિટી સ્વીકારી છે હવે ત્યાંની લાયબિલિટી ચોક્કસ છે પરંતુ રકમ હજુ નક્કી કરવામાં આવી રહી છે પરંતુ એવા કિસ્સામાં જ્યાં આપણે અમારી લાયબિલિટી નો ઇનકાર કરીએ છીએ તેનો અર્થ એ છે કે આપણે કહીએ છીએ કે નુકસાની તરીકે અથવા વળતર તરીકે અમારી પ્રોડક્ટ સારી ગુણવત્તાની છે એવું કંઈ પેયેબલ્સ નથી પરંતુ તેમ છતાં ગ્રાહક કહે છે કે કોઈપણ ઉત્પાદન ખરાબ ગુણવત્તાની નથી 10 લાખના વળતરનો દાવો કરે છે આપણે કહીએ છીએ કે કંઈપણ પેયેબલ્સ નથી ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરે છે હવે કોર્ટનો નિર્ણય અજ્ઞાત છે જો કોર્ટ અમારી વિરુદ્ધ નિર્ણય આપે તો અમારે ચૂકવણી કરવી પડી શકે છે જો અમારી તરફેણમાં કોર્ટનો નિર્ણય અમારે ચૂકવવો પડશે નહીં હવે આ આકસ્મિક લાયબિલિટી નું યોગ્ય ઉદાહરણ છે હું આશા રાખું છું કે તમને તે મળી રહ્યું છે આકસ્મિક લાયબિલિટી વિશે તમે અન્ય કોઈપણ ઉદાહરણ વિશે વિચારી શકો છો હવે ધારો કે આગ લાગે છે અને આગને કારણે ઘણું નુકસાન થયું છે અને કેટલાક પડદા બંધ છે તે સીલબંધ પડદા છે તે અમને ખબર નથી કે તે નુકસાન થયું છે કે નહીં અને તે અમારા નથી તે કોઈ ગ્રાહકના છે અથવા અન્ય કોઈ હવે જો પેકેજની અંદર નુકસાન થાય તો અમારે વળતર ચૂકવવું પડશે જો તે નુકસાન ન કરે તો મને વળતર ચૂકવવાની જરૂર નથી આપણે ત્યારે જ હોઈશું જ્યારે તે ગ્રાહક સુધી પહોંચે ગ્રાહક ખોલે અને વળતર માટે પૂછે કે ન પૂછે તે આકસ્મિક લાયબિલિટી નો કેસ પણ હોઈ શકે છે ઠીક છે હું આશા રાખું છું કે તમે મને મેળવી રહ્યા છો હવે આ એક દુર્લભ કેસ છે જો કે મોટી કંપનીઓ માટે તેઓ લાખોના ટ્રાન્ઝેક્શન માં હોવાથી એવા કેટલાક અથવા અન્ય કેસો હોવા જોઈએ કે જ્યાં આવી વસ્તુઓ માટે કોર્ટ કેસ ચાલશે કંપનીના કાયદા મુજબ તે યોગ્ય રીતે જાહેર કરવામાં આવે તે જરૂરી છે તેથી તેઓ ખાતામાં નોંધમાં આવશે હું આશા રાખું છું કે તમે તમારી કંપનીની બેલેન્સ શીટ યોગ્ય રીતે વાંચી રહ્યા છો મેં તમને પહેલેથી જ કહ્યું છે કે એક કંપની પસંદ કરો અને તે કંપનીનો વાર્ષિક અહેવાલ વાંચો તમારી કંપનીની બેલેન્સ શીટ પર જાઓ મુખ્ય બેલેન્સ શીટમાં નહીં પરંતુ બેલેન્સ શીટની નીચે નોંધો છે નોંધોમાં આકસ્મિક લાયબિલિટી તરીકે ઓળખાતી આઇટમ્સમાંથી એક હશે જ્યાં તેણે ગ્રાહક દ્વારા દાખલ કરાયેલા અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલા કેસની પ્રકૃતિ વિશે સંપૂર્ણ વિગતોની ચર્ચા કરવાની રહેશે કંપનીને કાનૂની સલાહ શું છે સંભવિત શુલ્ક અને તેથી વધુ હવે ધારો કે કંપની લાયબિલિટી સ્વીકારે તો તે કઈ જોગવાઈમાં રૂપાંતરિત થશે જો કોર્ટ અમારી વિરુદ્ધ નિર્ણય આપે તો તે આકસ્મિક બને છે તે અમારી નિયમિત કરન્ટ લાયબિલિટી બની જાય છે પરંતુ જ્યાં સુધી તે પ્રકારનું કંઈ થતું નથી ત્યાં સુધી તે આકસ્મિક લાયબિલિટી તરીકે બેલેન્સ શીટમાં રહે છે હું આશા રાખું છું કે તમે મને મેળવશો હવે બેલેન્સ શીટ લાયબિલિટી બાજુમાં આ અમારી છેલ્લી આઇટમ હતી હવે આપણે આગલી આઇટમ પર જઈશું જે ઓનર ફંડ તરીકે ઓળખાય છે હવે આપણે આ આઇટમ જોઈ ચૂક્યા છીએ જ્યારે આપણે અગાઉ ફોર્મેટ જોયું છે હવે આ એન્ટરપ્રાઇઝ નું શેષ વ્યાજ છે અથવા આ તે રકમ છે જે એન્ટરપ્રાઇઝ અથવા કંપનીએ માલિકોને ચૂકવવાની હોય છે હવે શેષ કેમ કહેવાય કારણ કે આ તેમની એસેટ્સ માંથી તમારી એસેટ્સ છે પ્રથમ તમારે બાહ્ય લાયબિલિટી ચૂકવવી પડશે તેથી તમારે તમારી કરન્ટ તેમજ નોનકરન્ટ બંને લાયબિલિટી ચૂકવવી પડશે તે રકમ ચૂકવ્યા પછી કોઈપણ રકમ બાકી રહેશે પછી માલિકોને તે મળશે તેથી જ માલિકોના ફંડ ને શેષ વ્યાજ તરીકે ગણવામાં આવે છે જો તમને પહેલા બેલેન્સ શીટનું ફોર્મેટ યાદ હોય તો તેમાં બે ઘટકો હોય છે એક મૂડી હોય છે માલિકોએ કેટલાક પૈસા મૂક્યા હોય છે જે મૂડી હોય છે અને નફો જે એન્ટરપ્રાઇઝ માલિકને આપે છે તેને અનામત કહેવામાં આવે છે તે મૂડી વત્તા અનામત એકસાથે ઓનર્સ ફંડ તરીકે ઓળખાય છે આપણે તેને આ રીતે પણ મૂકી શકીએ છીએ કે આ તમામ બાહ્ય લાયબિલિટી ની કુલ એસેટ્સ બાદબાકી છે બાકીની રકમને માલિક ફંડ કહેવામાં આવે છે માલિકોના ફંડ ના વધુ બે નામ છે જે ઘણીવાર શબ્દસમૂહમાં ટાંકવામાં આવે છે અથવા જો તમે અહેવાલો પરની વિવિધ માહિતી વાંચો છો તો ક્યારેક તેઓ કહે છે કે ચોક્કસ કંપનીની નેટવર્થ 100 કરોડ છે તે નેટવર્થ એ માલિકોના ફંડ ને આપવામાં આવેલું બીજું નામ છે કેટલીકવાર તેને ઇક્વિટી તરીકે ઓળખવામાં આવે છે તેથી એવું કહેવાય છે કે કંપનીની ઇક્વિટી 500 કરોડ છે તે ઇક્વિટી માલિકોના ફંડ નો સંદર્ભ આપે છે ધ્યાનમાં રાખો કે આ એકદમ મુશ્કેલ શબ્દ છે મૂડીનો એક પ્રકાર છે જેને ઇક્વિટી મૂડી તરીકે ઓળખવામાં આવે છે તે ઇક્વિટી મૂડી અલગ છે અને તે મૂડીનો એક પ્રકાર છે હવે માત્ર ઇક્વિટી એટલે માલિકોનું ફંડ તેથી તેમાં મૂડી વત્તા અનામતનો સમાવેશ થાય છે હવે અમેરિકન પરિભાષામાં તેઓ તેને ઇક્વિટી કહે છે જ્યારે યુકેમાં તેને નેટવર્થ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં તેને માલિકોનું ફંડ કહેવામાં આવે છે આ શબ્દો એકબીજાના બદલે વાપરવામાં આવે છે કંપનીમાં શેરધારકો માલિકો હોવાથી માલિકોના ફંડ ને બદલે તેને શેરધારકોના ફંડ તરીકે પણ ઓળખવામાં આવે છે કૃપા કરીને તમારી બેલેન્સ શીટ પર જાઓ તેમાં તમારી બેલેન્સ શીટમાં શેરહોલ્ડર ફંડ અથવા માલિકોના ફંડ તરીકે દર્શાવવામાં આવી શકે છે હવે તમારામાંથી ઘણા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે જો તમે ઇન્વેસ્ટમેન્ટ ન કરો તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી શકો છો હવે જો તમે તે સ્કીમ માટે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો રોજેરોજ NAV જાહેર થાય છે NAV તમે Google પર NAV શોધી શકો છો તેઓ ઘણી બધી NAV આપશે કારણ કે સેબી ની જરૂરિયાતો અનુસાર દરરોજ NAV પ્રકાશિત કરવું જરૂરી છે હવે આ NAV જે તે ચોક્કસ સ્કીમના માલિકોનું ફંડ પણ છે શું તમે જાણો છો NAV નું પૂર્ણ સ્વરૂપ શું છે સંપૂર્ણ સ્વરૂપ નેટ એસેટ વેલ્યુ છે અહીં ચોખ્ખી એસેટ કુલ એસેટ્સ ને બાદ કરતાં કુલ લાયબિલિટી નો ઉલ્લેખ કરે છે જેનો અર્થ છે કે તે સ્કીમ માટે માલિકોના ફંડ સિવાય બીજું કંઈ નથી તેથી તે કુલ માલિકોનું ફંડ છે જે તેઓ એનએવીમાં એકમ દીઠ ગણતરી કરે છે અને તેઓ તેને કોઈપણ રીતે પ્રકાશિત કરે છે તે ચોક્કસ શબ્દનો વારંવાર ઉપયોગ થતો હોવાથી મને લાગ્યું કે તમારે જાણવું જોઈએ કે NAV પણ કંઈ નથી પરંતુ માલિકોનું ફંડ છે હવે ચાલો ત્રણેય ઘટકોમાં જઈએ હવે જેમ તમે જાણો છો કે બેલેન્સ શીટને સરખાવવા માટે જરૂરી છે અથવા બેલેન્સ શીટ મેચ કરવા માટે જરૂરી છે એસેટ્સ લાયબિલિટી માલિકોનું ફંડ હવે તમે જાણો છો કે માલિકોનું ફંડ પોતે મૂડી વત્તા જાળવી રાખેલી કમાણી અથવા અનામત છે તેથી માલિકોના ફંડ ની ગણતરી બે રીતે કરી શકાય છે ઓનર્સ ફંડ એસેટ્સ - લાયબિલિટી ઓનર્સ ફંડ મૂડી જાળવી રાખેલી કમાણી હવે ચાલો બેલેન્સ શીટ સમીકરણ પર જઈએ હવે તમે બધા જાણો છો કે A જે એસેટ છે તે L વત્તા O બરાબર છે A L O જ્યાં A એસેટ્સ L લાયબિલિટી અને O માલિકનું ફંડ હવે જો તમારે સમજવું હોય કે બેલેન્સ શીટ કેવી રીતે તૈયાર થાય છે આપણે 5 સરળ વ્યવહારો લઈશું અને તેના માટે A L અને O પરની અસર સમજવાનો પ્રયાસ કરો હવે ચાલો કહીએ કે એક કંપની નવી રચાઈ છે અને તે શેર જારી કરે છે હવે શું તમે વિચારી શકો છો કે A L અને O પર શું અસર થશે ઇશ્યૂ શેર્સ એટલે શું થાય છે કે સંભવિત શેરધારકો અથવા ઇન્વેસ્ટમેન્ટ કારો જે કંપનીનો સંપર્ક કરે છે તેઓ પૈસા ચૂકવે છે કંપની તેમને તે પૈસા માટે શેર આપશે તેથી કંપનીને કેશ શેરો મળે છે હવે શું તમે વિચારી શકો કે A L O ને શું થયું છે તેથી A માં વત્તા છે એસેટ્સ વધે છે લાયબિલિટી માલિકોના ફંડ માં કોઈ ફેરફાર થતો નથી તેથી A પ્લસ O પ્લસ શું તમે મેળવી રહ્યા છો અને જો તમે વિગતવાર જુઓ તો આપણે પ્લસ બેંક કહીશું કારણ કે કંપનીનું બેંક બેલેન્સ વધે છે અને ઇક્વિટી શેર બેલેન્સ પણ વધે છે તેથી ઇક્વિટી શેરમાં બેંક ઉમેરો હવે જેઓ કોમર્સના વિદ્યાર્થીઓ હતા તેઓ તમે જર્નલ એન્ટ્રીનો અભ્યાસ કરી ચૂક્યા હશે હવે હું તમને જે બતાવી રહ્યો છું તે જર્નલ એન્ટ્રીઓ સિવાય બીજું કંઈ નથી પરંતુ માત્ર નોન કોમર્સ લોકોના ફાયદા માટે હું પરિભાષા જર્નલ એન્ટ્રીનો ઉપયોગ કરી રહ્યો નથી પરંતુ તે જ રીતે ખરેખર જર્નલ એન્ટ્રીઓ લેવામાં આવી છે દરેક ટ્રાન્ઝેક્શન માટે A L O ની કેટલીક આઇટમ બદલાય છે અને તે વસ્તુઓ વાસ્તવમાં મેળ ખાય છે ત્યાં ડેબિટ અને ક્રેડિટની સમાન સંખ્યા છે તેથી આપણે ફક્ત પાંચ નમૂના વ્યવહારો માટે તેને ખૂબ જ સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે ખૂબ જ સરળ વ્યવહારો છે પરંતુ ખૂબ મૂળભૂત છે કંપનીઓના મોટાભાગના વ્યવહારો આ વ્યવહારો પર આધારિત છે આપણે A L અને O ની અસર સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ શું તમે પ્રથમ મેળવી રહ્યા છો કંપની દ્વારા શેર ઇશ્યૂ ઠીક છે હવે કંપનીની રચના થઈ છે શેરધારકોએ પહેલાથી જ પૈસા આપી દીધા છે અને તેઓને શેર મળ્યા છે હવે કંપનીએ શું કર્યું છે તે છે કંપની બેંક પાસેથી ઉધાર લે છે હવે A L O પર શું અસર થશે મને લાગે છે કે તમારામાંના મોટા ભાગના લોકોએ તે સાચું અનુમાન કર્યું છે કારણ કે જ્યારે કંપની બેંકનો સંપર્ક કરે છે બેંક મંજૂરી આપે છે અને લોન ચૂકવે છે ત્યારે બેંક બેલેન્સ વધે છે કંપનીએ પૈસા લીધા હતા બેંક બેલેન્સ વધે છે અને બેંક લોન તરીકે નવી લાયબિલિટી ક્વોન થાય છે તેથી પ્લસ ઇન બેંક અને પ્લસ ઇન બેંક લોન પેયેબલ્સ તેથી A વત્તા L વત્તા છે યાદ રાખો કે જો કંપની રૂ 10 લાખની લોન પછી લોન ઉમેરવામાં આવે છે અને 10 લાખ જેટલી જ રકમ બેંકમાં ઉમેરવામાં આવે છે તેથી જ બેલેન્સ શીટ હંમેશા બેલેન્સ અથવા મેચ હોય છે શું તમને બીજું પણ મળી રહ્યું છે હવે ચાલો ત્રીજા પર જઈએ પ્રથમ જુઓ 3 a સાધનોની કેશ ખરીદી હવે કંપનીને ઇક્વિટી શેર અને લોનમાંથી પણ ઘણી કેશ મળી છે તેથી તેઓએ તે કેશનો ઉપયોગ કરવાનો અને મશીનરી અથવા સાધનો ખરીદવાનું નક્કી કર્યું છે હવે બેલેન્સ શીટ પર શું અસર થશે તમે તેને A L O ના સંદર્ભમાં કેવી રીતે પ્રતિબિંબિત કરશો કંપની કેશ ચૂકવે છે તેથી બેંક બેલેન્સ ઘટે છે પરંતુ તેઓ મશીનરી મેળવશે તેથી તે A માં પ્લસ છે માઈનસ A માં પણ જો તમે બેંકમાં ઈક્વિપમેન્ટ માઈનસમાં સમજૂતી પર જાઓ બીજું એક ઉદાહરણ છે જે 3 બીમાં છે તે દેવાદારોની વસૂલાત છે કંપનીએ ગ્રાહકોને પહેલાથી જ કેટલાક પૈસા કેટલાક માલ વેચી દીધા છે પૈસા હજુ એકઠા કરવાના બાકી છે જેને દેવાદાર કહેવામાં આવે છે હવે જો નાણાં એકત્ર કરવામાં આવે તો કંપનીનું બેંક બેલેન્સ વધે છે અને દેવાદારો અથવા પ્રાપ્તિપાત્ર બેલેન્સ ઘટે છે તેથી દેવાદારોમાં બેંક માઈનસ વાસ્તવમાં વ્યવહાર 3 a અને 3 b વિરુદ્ધ દેખાય છે કારણ કે 3 a એ ચુકવણી છે 3 b એ એક રસીદ છે પરંતુ અહીં આપણે ચૂકવણી અથવા રસીદને જોઈ રહ્યા નથી બંને એસેટ નું વિનિમય છે તેથી જો તમે ધ્યાનથી જોશો તો A ની અંદર ન તો L પ્રભાવિત થાય છે અને ન તો O પ્રભાવિત થાય છે માત્ર એક એસેટ ઓછી થાય છે અન્ય એસેટ ઉમેરવામાં આવે છે ઠીક છે તો શું તમે તેને મેળવી રહ્યા છો હવે ચાલો આપણે 4 પર જઈએ હવે 4 a પર એક નજર નાખો કંપની બેંક લોનની ચુકવણી કરે છે અને 4 b એ ક્રેડિટર્સ અથવા સપ્લાયર્સનું ચૂકવણું છે હવે કંપની બેંક લોન ચૂકવે છે શું થશે અસર આપણે અગાઉ ઉધાર લીધેલ લોનની ચુકવણી કરીએ છીએ તેથી બેંક બેલેન્સ ઘટશે બેંક લોન પેયેબલ્સ પણ ઘટશે જો તમને એન્ટ્રી નંબર 2 યાદ હોય તો એન્ટ્રી નંબર 2 બરાબર ઉલટાવી દેતા પહેલા તે પ્લસ હવે માઈનસ હતો બેંક લોનમાં માઈનસ ઈન બેંક લોન પેયેબલ્સ છે અને 4 બી વિશે શું 4 બી ક્રેડિટર્સ ની ચૂકવણી છે તેનો અર્થ એ છે કે આપણે પહેલેથી જ કેટલીક વસ્તુઓ ખરીદી લીધી છે હવે આપણે તે વિક્રેતાઓ અથવા સપ્લાયર અથવા ક્રેડિટર્સ ને ચૂકવણી કરવી પડશે તેનો અર્થ એ કે આપણું બેંક બેલેન્સ ઘટી જશે આપણે ચૂકવણી કરી રહ્યા છીએ તેથી બેંકમાં માઈનસ અને ક્રેડિટર્સ માં માઈનસ ઠીક છે તો A એ માઈનસ L પણ માઈનસ છે O માં કોઈ ફેરફાર નથી શું તમને તે મળી રહ્યું છે જુઓ આ તે લોકો માટે ખૂબ જ સરળ એન્ટ્રીઓ છે જેઓ પહેલાથી જ વાણિજ્ય શીખી ચૂક્યા છે પરંતુ જેઓ તે પ્રથમ વખત કરી રહ્યા છે તેમના માટે કૃપા કરીને તેને ધ્યાનથી જુઓ કારણ કે સાદી એન્ટ્રીઓના આધારે તમે ખરેખર ગણતરી કરી શકો છો અથવા તમે કોઈપણ એન્ટ્રી લખી શકો છો કારણ કે સમાન એન્ટ્રીઓ થવા જઈ રહી છે તે સહેજ ફેરફાર સાથે દસ હજાર વખત થઈ શકે છે પરંતુ આધાર એક જ રહે છે હવે પાંચમી એન્ટ્રી પર જાઓ હવે કંપની શેરધારકોને ડિવિડન્ડ ચૂકવે છે હવે તે કેવી રીતે પ્રતિબિંબિત થશે હું આશા રાખું છું કે તમે જાણો છો કે ડિવિડન્ડ શું છે ડિવિડન્ડનો અર્થ થાય છે કે કંપની નફો કમાય છે હવે કંપની આ નફો શેરધારકોને અથવા માલિકોને વહેંચે છે જેને ડિવિડન્ડ કહેવામાં આવે છે જો તમને યાદ છે કે આપણે વ્યાપાર ચક્ર જોયું છે તો વ્યાપાર ચક્રમાં તમારી આવક માઈનસ ખર્ચ તમને નફો મળે છે કે નફો કાં તો માલિકોને ચૂકવવામાં આવે છે અથવા પાછો ખેડવામાં આવે છે અથવા બેલેન્સ શીટમાં પાછા ટ્રાન્સફર કરવામાં આવે છે હવે આપણે ધારીએ છીએ કે તે નફો માલિકને અથવા શેરધારકોને ચૂકવવામાં આવે છે હવે શું એન્ટ્રી થશે આપણે ચૂકવણી કરીએ છીએ તેથી બેંક બેલેન્સ નીચે આવશે અને બીજું શું બદલાશે શું એસેટ બદલાઈ રહી છે બેંકના કારણે હા પરંતુ અન્ય કોઈ એસેટ બદલાતી નથી શું લાયબિલિટી બદલાઈ રહી છે ના પરંતુ O કે જે માલિકના ફંડ માંથી છે ત્યાં એક અનામત છે જે અનામત બેલેન્સ નીચે આવી રહ્યું છે ઠીક છે તેથી A માં માઈનસ અને O માં માઈનસ અથવા તમે કહી શકો કે અનામતમાં માઈનસ બેંક માઈનસ શું તમે મેળવી રહ્યા છો આ ફક્ત સરળ વ્યવહારો હતા જે આપણે સેંકડો વ્યવહારોને જોઈ શકીએ છીએ પરંતુ એકવાર મૂળભૂત તર્ક સ્પષ્ટ થઈ જાય મને આશા છે કે તમે વધુને વધુ વ્યવહારોને સમજી શકશો તેથી આ સાથે આપણે બેલેન્સ શીટ પર અમારું સત્ર પૂર્ણ કરી રહ્યા છીએ અને અમારા આગામી વર્ગમાં આપણે નફા નુકસાન ખાતા સાથે શરૂઆત કરીશું